ચાલો આપણે આ પરિચયની દાર્શનિક બાજુએ મન શું છે તે પ્રશ્ન પર પાછા જઈએ જો તમે એરિસ્ટોટલ નો દ્રષ્ટિકોણ યાદ કરો તો તેણે કહ્યું હતું કે આપણા વિચારો બાહ્ય વિશ્વનું પ્રતિબિંબ છે જો હું સફરજન જોઉં છું અથવા જો હું સફરજન વિશે વિચારું છું તો કારણ કે ત્યાં એક સફરજન છે અને મારા વિચારોમાં સફરજન ની છબી છે પૂર્ણત વિરોધી દ્રષ્ટિકોણ આપણને કેન્ટર દ્વારા ખૂબ પાછળથી આપવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે જે બહાર છે તે આપણે જે વિચારીએ છીએ તે વિચારો નું પ્રતિબિંબ છે તમે એક તફાવત ને ક્યારેય પાર કરી શકતા નથી કારણ કે તમે જે વિચારો છો તે ત્યાં બાહ્ય દુનિયામાં છે તે તમારા વિચારો ના લીધે છે ત્યાં ખરેખર શું છે તમે કોઈ વ્યક્તિને ત્યાં બેઠેલા જુઓ છો અને વિચારો છો કે ત્યાં કોઈ વ્યક્તિ બેઠેલ છે મારી પાસે વ્યક્તિ વિશે ની આ કલ્પના છે મારી પાસે છોકરાઓ છોકરીઓ પુરુષો સ્ત્રીઓ ઝાડ ખુરશીઓ તમામ પ્રકારની કલ્પનાઓ છે તે જ રીતે હું વિશ્વ વિશે વિચારું છું અને તે ત્યાં બહાર છે મારી પાસે વાદળો વિશે પણ કલ્પનાઓ છે અને તમે વાદળોમાં કંઈક વસ્તુની એક છબી જુઓ છો તમે વાદળોમાં એક કૂતરો જોશો અથવા કંઈક બીજું જોશો ત્યાં ખરેખર શું છે સવાલ સાથે આપણે શરૂઆત કરીએ મનની કલ્પના થી લોકો ને સમજણ પડી કે મન જેવું કંઈક છે ધીમે ધીમે સમય જતાં તેઓને સમજાયું કે તેઓ જેના વિશે વિચારી રહ્યા છે તે જે વિશ્વમાં છે તેના સીધા સંબંધમાં નથી પરંતુ હવે આપણે જેની ચર્ચા કરવા માંગીએ છીએ તે એ છે કે તે આવશ્યકતા છે કે જો તમારી પાસે કોઈ બુદ્ધિશાળી એજન્ટ હોય તો તમારી પાસે એવું મન હોવું જોઈએ કે જે વિશ્વ ને તે રીતે દર્શાવી શકે કે જેથી તે રજુઆતને અસરકારક રીતે દર્શાવી શકે આ સવાલ વિશે હું આજે વાત કરી રહ્યો છું ચાલો આપણે મૂળભૂત પ્રશ્નથી શરૂ કરીએ કે વાસ્તવિકતા શું છે અલબત્ત આપણે દુનિયામાં જીવીએ છીએ આપણે પણ આ વિશ્વનો ભાગ છીએ પરંતુ ઓબ્જેક્ટિવ રિયાલિટી શું છે જો તમે વિશ્વની એક પ્રતિકૃતિ બનાવવા માંગતા હો તો હું તે કેવી રીતે કરી શકું ખરેખર ત્યાં શું છે તમે મને કોઈ સૂચનો આપી શકો છો આપણે વાસ્તવિકતા વિશે વાત કરી રહ્યા છીએ તમે કહી રહ્યા છો કે વાસ્તવિકતા એ છે કે આપણે એવી પરિસ્થિતિઓનો સમૂહ જોઈએ છે જેની હેરફેર કરી શકાય ના પરંતુ સરળ વસ્તુઓ જેવી કે લોકો અહીં બેઠેલા યુવકને લઈ જાય છે શું તે વાસ્તવિક છે યુવાન શું છે મનુષ્ય શું છે ચાલો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ભૌતિકશાસ્ત્રના દ્રષ્ટિકોણ નો વિચાર કરીએ ભૌતિક વિશ્વની દરેક વસ્તુ સંખ્યાબંધ મૂળભૂત કણોથી બનેલી છે મૂળભૂત કણોની ઓછી સંખ્યાનો અર્થ છે કે ત્યાં સંખ્યાબંધ જુદા જુદા નાના કણો છે એવું નથી કે કણોની સંખ્યા ઓછી છે બીજો પ્રકાર ખરેખર નાના કણો છે તેવો છે તમે કયા સિદ્ધાંતને અનુસરી રહ્યા છો તેના પર આધાર છે ઉદાહરણ તરીકે તમે બોહર અણુ મોડેલ ને અનુસરી શકો છો તમે જાણો છો કે પરમાણુ પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન થી બનેલું છે અને વિશ્વની બાકીની દરેક વસ્તુ આ ત્રણ પ્રકારની ચીજોથી બનેલી છે વિશ્વ શેનું બનેલું છે તે હું શોધી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ ચાલો આપણે ભૌતિક વિજ્ઞાન ને ધ્યાનમાં લઈએ તો તે મૂળભૂત કણ છે તે પ્રોટોન અને ન્યુટ્રોન કરતા નાનું કંઈક હોઈ શકે છે પરંતુ બધું ત્યાં છે અને આ કણો ભૌતિકશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરે છે ભૌતિકશાસ્ત્રના નિયમો વિશ્વમાં શું થઈ રહ્યું છે તે સમજાવવા માટે પૂરતા છે તે પહેલી ધારણા છે જેની સાથે આપણે કામ કરીશું અને તે એવી બાબત નથી કે જેનો આપણે વિવાદ કરી શકીએ કારણ કે પછી તમે કહો કે ભૌતિકશાસ્ત્ર ખોટું છે પેનરોઝ એમ કહેતા હતા કે મગજના ભૌતિકશાસ્ત્ર ને આપણે સમજી શકતા નથી તો તમે કહેશો કે આપણે આ વિશ્વના ભૌતિકશાસ્ત્રને સમજી શકતા નથી ભૌતિકશાસ્ત્રનું માનવું છે કે તમે જાણો છો કે આપણે શું નથી જાણતા ત્યાં સ્લિંગ સિદ્ધાંત છે પછી ત્યાં ન્યુટ્રિનો અને ગ્લુન્સ અને તેના જેવું બીજું બધું છે પરંતુ ત્યાં બહાર કંઈક છે અને તે બધા ભૌતિકશાસ્ત્રના નિયમો અનુસાર વર્તે છે જેને આપણે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે રીતે તેઓ આ નિયમો અનુસાર વર્તે છે અને આ નિયમો અનુસાર દરેક વસ્તુની આપ લે થઈ શકે છે તે વિશ્વને અમુક અર્થમાં સમજવા માટે પૂરતું છે આપણે લોકો વિશે વાત કરી રહ્યા છીએ વ્યક્તિ શું છે પુખ્ત વયના લોકો પણ આશરે 1027 જેટલા પરમાણુ થી બનેલ છે મને ખબર નથી કે તમે આ 1027 સંખ્યા ની કલ્પના કરી શકો છો કે નહીં પરંતુ તમારે પ્રયત્ન કરવો જોઈએ તે એક વિશાળ સંખ્યા છે આપણે વ્યક્તિ વિશે સામાજિક અર્થમાં નહીં પરંતુ શારીરિક અર્થમાં વિચારી શકીએ છીએ માનવ શરીર લગભગ 1027 પરમાણુઓનું બનેલું છે ત્યાં બેઠેલો આ યુવાન 1027 પરમાણુઓનો સમૂહ છે જે કેટલાક કારણોસર જોડાયેલા રહેવાનું નક્કી કરે છે અને તેનું કારણ ભૌતિકશાસ્ત્રના નિયમોમાં આપવામાં આવ્યું છે તે ભૌતિકશાસ્ત્રના નિયમો દ્વારા સમજાવી શકાય છે અને અલબત્ત આપણે તેને જુદી જુદી દ્રષ્ટિએ કહી શકીએ છીએ આપણે જીવવિજ્ઞાન અથવા રસાયણશાસ્ત્ર વિશે વાત કરી શકીએ છીએ પરંતુ તે મૂળભૂત કણો ઊંડાણમાં આ ભૌતિકશાસ્ત્રના નિયમોનું પાલન કરે છે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે કે વિશ્વના બે દ્રષ્ટિકોણ છે એક ભૌતિકવાદી દ્રષ્ટિકોણ છે જે કહે છે કે ત્યાં માત્ર દ્રવ્ય છે અને બીજું આદર્શવાદ દ્રષ્ટિકોણ છે જે કહે છે કે તેમાં કોઈ દ્રવ્ય નથી તેથી જ મેં છેલ્લી લાઈન માં કહ્યું છે કે જો ત્યાં મૂળભૂત કણો છે કેટલાક લોકો માને છે કે તે ઊર્જા અથવા તેવું કંઈક છે પરંતુ આપણે તે પ્રકારની વસ્તુમાં ઊંડાણમાં ન જઈએ આપણે વિશ્વ ને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે વિશ્વની પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તમે તે શા માટે કરવા માંગો છો કારણ કે બુદ્ધિશાળી એજન્ટ વિશ્વમાં અર્થપૂર્ણ રીતે સંચાલન કરવા માટે સક્ષમ હોવો જોઈએ અને આપણે પહેલાના વ્યાખ્યાયનમાં આ અંગે ચર્ચા કરી છે તે વિશ્વમાં અર્થપૂર્ણ રીતે કાર્ય કરી શકશે તે પોતાના માટે કંઈક ઉપયોગી કામ કરે છે અને તેના લક્ષ્યો હાંસલ કરે છે અને શીખવા જેવા કાર્યો કરે છે તેને ત્યાં વિશ્વનું પ્રતિનિધિત્વ કરવાની જરૂર છે પરંતુ વિશ્વ શું છે તે એક સવાલ છે જે આપણે પૂછી રહ્યા છીએ મનુષ્ય આશરે 1027 જેટલા પરમાણુઓ છે અને આ 1027 જેટલા પરમાણુઓ બીજા અબજો પરમાણુઓ સાથે સતત સંપર્ક કરે છે તમે જાણો છો કે આપણે શ્વાસ લઈએ છીએ આપણે ખાઈએ છીએ આપણી ઉપર અવાજની તરંગ આવે છે જે ઓસિલેટીંગ કણો થી બનેલા હોય છે વગેરે વગેરે જો આપણે ભૌતિકશાસ્ત્રી જેવા શબ્દોમાં વાસ્તવિકતા વિશે વાત કરવાનો પ્રયાસ કરીએ તો શું તેનો અર્થ છે કે વ્યવહારિક દ્રષ્ટિએ કેટલાક વાતાવરણમાં બુદ્ધિશાળી એજન્ટ ઉપયોગી વસ્તુઓ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે શું આપણે ક્યારેય તેમના માટે સમીકરણો લખીને તેમને હલ કરવાની આશા રાખી શકીએ છીએ પછી ભલે આપણને સમીકરણો અને જો તે સમીકરણોનું નિરાકરણ લાવીએ તો આપણને શું મળશે તેની ખબર હોય તેમના સ્થાનની ગતિવિધિઓ આપણને કેવી રીતે મદદ કરે છે તમે જાણો છો કે અણુ નંબર 259 આ અથવા બીજી કોઈ દિશામાં આગળ વધી રહ્યો છે તે માહિતીથી કોઈ મદદ મળશે નહીં જો તમે વિશ્વ સાથે વાતચીત કરવા માંગતા હો તો આપણી પાસે પોતાના સ્તરની પ્રસ્તુતિ હોવી જરૂરી છે અને આજે હું તેમજ કરવા જઈ રહ્યો છું દુનિયા જેની સાથે આપણે હેન્ડસેટ ની જેમ વાર્તાલાપ કરીએ છીએ આપણા મનમાં એક વિશ્વ છે આપણે પહેલાથી જ કહ્યું છે કે આપણી આસપાસની અને આપણા સહિતની દુનિયા ભૌતિકશાસ્ત્રના મૂળભૂત નિયમો અનુસાર કાર્ય કરે છે અને ભૌતિકશાસ્ત્રના નિયમો દ્વારા સમજાવી શકાય છે બીજું કશું જ જરૂરી નથી પરંતુ તેની સાથે કામ કરવાનું આપણા માટે ઘણું મોટું છે કારણ કે આપણે જે માહિતીનો ઉપયોગ કરવો પડશે તે સંખ્યા ખૂબ જ વધારે હશે આપણે જે કરીએ છીએ તે એ છે કે આપણે આપણા મનમાં આપણા પોતાના જગતનું સર્જન કરીએ છીએ અને તે ફક્ત આપણું સર્જન છે જે આપણા માટે જ અર્થપૂર્ણ છે વ્યક્તિ ના ઉદાહરણ પર પાછા આવીએ તો હું કોઈ વ્યક્તિ ને 1027 પરમાણુઓના સંયુક્ત ક્રિયાનો સમુહ માનતો નથી હું તેને એક અસ્તિત્વ તરીકે વિચારીશ જે એક ખુરશી કહેવાતી એક વસ્તુ પર બેઠો છે અને ઉદાહરણ તરીકે તે મસાલા ઢોસા કહેવાતી કોઈ વસ્તુ ખાય છે હું તેને એક વસ્તુ તરીકે માનું છું અલબત્ત તે એક વસ્તુ નથી તે ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી પ્રક્રિયા થી બનેલું છે અને હું તેમાં બિલકુલ પ્રવેશવા માંગતો નથી આપણે એબ્સ્ટ્રેક્શન્સ ના સ્તરો બનાવીએ છીએ કે જેના પર આપણે એબ્સ્ટ્રેક્શન્સ ના તે સ્તરે વસ્તુઓ અને કારણ રજૂ કરીએ છીએ આપણે નેવેલ અને સિમોન ની ફિઝિકલ સિમ્બોલ સિસ્ટમ હિપ્નોથીસીસ ને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે સિમ્બોલ સિસ્ટમ્સ બનાવી શકીએ છીએ અને તે સિમ્બોલ ની હેરફેર કરી શકીએ છીએ તે આપણા માટે વિશ્વસનીય રીતે વિશ્વ વિશે તર્ક આપવા માટે પૂરતું છે ડગ્લાસ ઓશેરોફ જેની હું એક ક્ષણમાં ફરીથી વાત કરીશ તેની પ્રતીક વિશેની એક અલગ કલ્પના છે જેનો આપણે અહીં વધારે ઉપયોગ કરીશું નહીં મન કેવી રીતે પ્રતીક બનાવે છે તે વિશે તેઓ વાત કરે છે મગજ એવા જ પ્રતીકો કેવી રીતે બનાવે છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ આપણે કોઈ વ્યક્તિ ને દર્શાવીએ છીએ વગેરે વગેરે જ્યારે હું પ્રતિક વિશે વાત કરી રહ્યો હતો ત્યારે મેં કંઈક એવું કહ્યું જે સમજવા યોગ્ય હતું ઉદાહરણ તરીકે હું કોઈ વ્યક્તિનું નામ લખું છું હું તેને વાંચી શકું છું અથવા હું તેને વર્ડ પ્રોસેસર માં ટાઇપ કરી શકું છું પરંતુ ઓશેરોફ માનવ મગજમાં થતા સિમ્બોલ પ્રોસેસિંગ વિશે પણ વાત કરે છે કે માનવ મગજ પ્રતીકો તરફ દોરી જાય છે અને પ્રતીકો શું છે તે હજારો ચેતાકોષમાં પ્રવૃત્તિ થવાની એક પ્રકારની રીત છે આપણે તેમાં વધુ વિગત માં જઈશું નહીં પરંતુ કોઈક રીતે ચેતાકોષો એકબીજા સાથે એ રીતે કાર્ય કરે છે કે જેથી આપણને પ્રેરણા મળે એવા પ્રતીકો વિશે વિચારો કે જેને આપણે પ્રતીકોથી તર્ક આપી રહ્યા છીએ ફિલ્મ માં આ પ્રકારના વિચારનો ઉપયોગ કરવામાં આવે છે અલબત્ત ફિલ્મ માં વાસ્તવિકતા દર્શાવવી જરૂરી નથી ફરીથી મેટ્રિક્સ ફિલ્મ પર પાછા આવીએ જો તમે મેટ્રિક્સ જોયું હોય તો તેનું મુખ્ય પાત્ર નીલ નીઓ છે નીઓ ના મગજમાં એવું છે કે તે ન્યૂ યોર્ક શહેરમાં કાર્યરત સોફ્ટવેર એન્જિનિયર છે અને તે જ રીતે ફિલ્મ શરૂ થાય છે પરંતુ હકીકતમાં નીઓ માનવ બેટરી ના કેટલાક સેલ માં છે જે મશીનોએ ઉર્જા બહાર કાઢવા માટે બનાવ્યું છે આ જટિલ શ્રેણી છે તેને સમજવા માટે આપણે ફિલ્મ જોવી જોઈએ કે આખરે જ્યારે તેના મગજમાંથી કોઈક વસ્તુ ખેંચાય છે ત્યારે તે ખરેખર તે પોતાને કોઈક અજાણી જગ્યા જેવી કે એક સેલ ની અંદર મેળવે છે જ્યાં તે એક મોટી બેટરી નો એક ભાગ છે મહત્વની વાત જે હું કહેવાની કોશિશ કરું છું તે એ છે કે તે આ વિચારનો ઉપયોગ કરે છે કે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તે ખરેખર આપણા મનમાં છે તેથી જ અલબત્ત કેટલીક વાર લોકોને ખોટો ભ્રમ ઉત્પન્ન થાય છે તેઓ કંઈક એવી કલ્પના કરે છે કે જેવું ત્યાં કંઈ નથી કારણ કે તેમના મનમાં વાસ્તવિકતા સાથે સમન્વય નથી પરંતુ ત્યાં એક મોટો કિસ્સો છે જ્યાં આપણે વાસ્તવિકતા શું છે તે જાણતા નથી આપણે જે જાણીએ છીએ તે જ આપણને ખબર છે ઇન્સેપ્શન એ બીજી ફિલ્મ છે જેમાં તમે જાણતા નથી કે શું તમે સ્વપ્ન જુવો છો અથવા તમે કોઈ વાસ્તવિક દુનિયામાં છો કે નહીં અને આ ફિઝિકલ સિસ્ટમ હિપ્નોથીસીસ નથી જે કહે છે કે જો તમે એક અલગ સ્તરે રજૂઆત કરી શકો અને શું તે એવું સ્તર નથી જે ઇન્ટેલિજન્ટ સિસ્ટમ બનાવવા માટે પૂરતું હોવું જોઈએ મેં અહીં જે સ્લાઈડ દર્શાવી છે તેના વિશે આપણે વધારે જોઈશું નહીં તે ફક્ત તે સ્કેલના સ્તરને સમજાવવા માટે છે કે જેના પર આપણી વિભાવનાઓનું અસ્તિત્વ છે યાદ રાખો કે અંતમાં બધું આ મૂળભૂત કણોના ઉદાહરણોથી બનેલું છે પરંતુ તે પછી આપણે લોકોની વાત કરી આપણે ફૂટબોલ ક્ષેત્રની વાત કરી આપણે ગ્રહો ની વાત કરી આ બધા વિવિધ સ્તર છે એક ખૂબ સરસ ફિલ્મ છે હું જાણતો નથી કે તમારામાંથી કેટલાએ તેને જોઈ છે powers of ten જે વેબ પર ઉપલબ્ધ છે અને અહીં મેં એક લિંક આપી છે જે એક સ્તરની બહારના રૂમમાં છે જેમાં પાર્કમાં એક દંપતિ ને રૂમ દેખાય છે તેઓ ટોચનાં માળે જાય છે જે 1026 મીટરે છે અને પછી નીચેના માળે જાય છે જે 10 17 મીટરે છે જુદા જુદા સ્તરે તમે જુદા જુદા દૃષ્ટિકોણથી વિશ્વને જોશો હું તમને કેટલાક ઉદાહરણ આપું ઉદાહરણ તરીકે સરસવના બીજ લગભગ એક મીલીમીટર જાડા છે જ્યારે ચેન્નાઈથી પુણે નું અંતર લગભગ 1100 કિલોમીટર છે તમે દર વખતે દસ ના ઘાતાંક માં છબીને ઘટાડતા અથવા વધારતા રહો અને અને તે રીતે તમે ઊંડાણમાં જાઓ તેથી તમે ટોચનાં સ્તરે જોઈ શકો છો એવી ઘણી વસ્તુઓ છે જેવી કે આપણું મન દસ અબજ પ્રકાશ વર્ષ જેવી બાબત વિશે કોઈ વાત કરી શકતું નથી સૌ પ્રથમ તમારે કલ્પના કરવી પડશે કે પ્રકાશ વર્ષ શું છે અથવા તે યાદ રાખવું જોઈએ કે પ્રકાશ વર્ષ શું છે તે એક વર્ષમાં પ્રકાશ દ્વારા કાપવામાં આવતું અંતર છે અને આપણે પ્રકાશની ગતિ હશે તેવો વિચાર પણ કરતા નથી મારો મતલબ કે હું તમને જોઉં છું તમે તમારો હાથ ઉંચો કરો છો અને હું તરત જ જોઉં છું ગતિ નો પ્રશ્ન ક્યાંથી ઉદ્ભભવે છે આપણી પાસે ગતિની કલ્પના પણ નથી અલબત્ત આજકાલ આપણે આઈન્સ્ટાઈન અને આ બધા લોકોનો આભાર માનીએ છે પરંતુ પ્રકાશ મર્યાદિત ગતિએ પ્રવાસ કરે છે અને આપણે તેની અનુભૂતિ કરતા નથી કારણ કે આપણે જાણીએ છીએ કે તે આપણા બધા માટે એટલું ઝડપી છે કે બધું ખૂબ જ તત્કાળ બને છે આપણે સાપેક્ષતા ની અસરો અને તેના જેવી વસ્તુઓ થી પીડાતા નથી પરંતુ દસ અબજ પ્રકાશ વર્ષોમાં પ્રકાશ કેટલો પ્રવાસ કરશે મારો મતલબ કે આપણે આ પ્રકારની વસ્તુઓ વિશે વિચાર પણ કરતા નથી અતિશય છેડાનો ભાગ જે 10 17 મીટર છે જ્યાં ક્વાર્ક અને ગ્લુન્સ છે વગેરે વગેરે આપણે વિશ્વને આજકાલ જેવું વિચારીએ છીએ તે આ ખૂબ જ જુદા જુદા પ્રકારની વસ્તુઓ થી અસ્તિત્વ ધરાવે છે બીજા સ્તરે વિચારીએ તો તે બધા ફક્ત મૂળભૂત કણોનો સંગ્રહ છે જે સ્તર પર આપણે કોઈ કાર્ય કરી શકતા નથી તેથી જ આપણે આ વિવિધ સ્કેલ વિશે ખાસ કરીને વિચારીએ છીએ આપણું કલ્પનાશીલ બ્રહ્માંડ એ આ સ્કેલ નો એક નાનો ઉપગણ છે આપણે મોટી વસ્તુ લગભગ એક કિલોમીટર દૂરથી પણ જોઈ શકીએ છીએ ગોલ્ડન ગેટ બ્રિજ અને સાન ફ્રાન્સિસ્કો અથવા તેવું કંઈક અને નાની વસ્તુ એ મસ્ટર્ડ બીજ હોઈ શકે છે અથવા કેટલાક લોકો પરાગ જોઈ શકે છે તમે જાણો છો કે ત્યાં પ્રકાશની કિરણો છે અને તમે ધૂળના કણો જોઈ શકો છો તેમાંના કેટલાક 0 1 મિલીમીટર જેટલા હોઈ શકે છે તમે કદાચ આ ધોરણ ના સ્તરે વસ્તુઓ વિશે વિચાર કરી શકો છો માનવ મગજ વિશે હું વિચાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું માનવ મગજ આ સ્તરે ખ્યાલો બનાવવા માટે વિકસિત છે આપણે આ સ્તરે ઓબ્જેક્ટ્સ વિશે વિચારવાનું વલણ રાખીએ છીએ તેથી જ આપણે તેનાથી સહજતા અનુભવીએ છીએ આપણે અહીંથી ગુરુ ગ્રહ કેટલો દૂર છે તે વિશે વાત કરવામાં સહજતા અનુભવતા નથી કારણ કે આપણે તે પ્રકારની વસ્તુ ની કલ્પના પણ કરી શકતા નથી આપણે તે પ્રકારની વસ્તુની કલ્પના કરવા માટે વિકસ્યા નથી અને વિવિધ સ્તરો માટે જુદી જુદી વિદ્યાશાખાઓ બનાવી છે આપણે જીવવિજ્ઞાન અથવા ભૂગોળ અથવા એસ્ટ્રોફિઝિક્સ અથવા કોઈપણ બાબતમાં નિષ્ણાત બનીએ છીએ પરંતુ દરેક વિદ્યાશાખાઓ તેના પોતાના સ્તર ના ધોરણે કાર્ય કરે છે સામાજિક વિજ્ઞાનમાં આપણે મનુષ્યના સમૂહ વિશે વાત કરી રહ્યા છીએ મનુષ્ય વિશેની વાત યાદ કરો તો દરેક મનુષ્ય 1027 કણોનો સમૂહ છે સામાજિક વિજ્ઞાન 1027 કણોના સમૂહ વિશે વાત કરી રહ્યું છે પરંતુ આપણે મૂળભૂત કણો ની દ્રષ્ટિએ વધુ લાંબા સમય સુધી વિચારતા નથી આ વિવિધ વિદ્યાશાખાઓ છે હોફ્સ્ટાડેટર એ દર્શાવેલ આ મન શરીરની સમસ્યાને યાદ કરો જે ડેકન્ટ આને ધ્યાનમાં રાખીને બોલતો હતો કે જો મનની આ દુનિયા હોય તો જે શરીરના વાસ્તવિક ભૌતિક વિશ્વ વિશે તર્ક આપે છે કેવી રીતે બે વસ્તુઓ સંપર્ક કરે છે ભૌતિકશાસ્ત્ર માં મૂળભૂત કણો માટે ના સૂક્ષ્મ કક્ષાના નિયમો નથી જો તમે તે જાણો છો તો તમે જાણતા હશો કે બાકીની સિસ્ટમમાં શું છે પરંતુ હોફ્સ્ટાડેટર કહે છે કે આપણે જેને ડાઉનવર્ડ કેઝ્યુઆલિટી કહીએ છીએ તેની કલ્પના રજૂ કરવી પડશે જેનો અર્થ થાય છે કે કેઝ્યુઆલિટી ઉચ્ચ સ્તરેથી નીચલા સ્તરે જાય છે ભૌતિકશાસ્ત્ર ના નિયમો કણ સ્તરથી સૂક્ષ્મ કક્ષાના સ્તર તરફ જવાનું સમજાવી શકે છે તેમ છતાં તે કહે છે કે તે આપણા માટે ઉપયોગી નથી આપણે તે કેવી રીતે થાય તે વિશે વિચારવું પડશે ઉદાહરણ તરીકે જો હું એક કપ ચા પીવા માંગુ છું તો પછી હું ચા ના કપ વિશે અને અને તેવી બીજી વસ્તુઓ વિશે વિચારું છું અને વિચારધારાનું આ સ્તર એબ્સ્ટ્રેક્શન ના સ્તરે તેની વિભાવનાઓ સાથે થઈ રહ્યું છે ઉદાહરણ તરીકે તમે તમારા સ્નાયુઓ અથવા તમારા ચેતાકોષો અથવા તો નીચલા સ્તર ના કોઈ કોષ વિશે વિચારી શકો છો જે તમારો હાથ બનાવનારા ખૂબ જ મૂળભૂત કણો છે તમારો હાથ આ ચાના કપ સુધી છેવટે પહોંચે છે અને તેને ઉપાડે છે અને તમે તેમાંથી એક ચુસકી લો છો કેઝ્યુઆલિટી એ આપણા તર્કના સ્તરથી લઈને નીચલા સ્તર સુધી છે જ્યાં વસ્તુઓ ખરેખર થઈ રહી છે હવે ભૌતિકશાસ્ત્રમાં કેઝ્યુઆલિટી ની કલ્પના નથી એટલા માટે જ કેન્ટર જ્યારે પણ માનવ કેટેગરીઝ વિશે વાત કરી રહ્યા હતા તે કહેતા હતા કે ચહેરો અને કેઝ્યુઆલિટી આપણને આપવામાં આવ્યા છે જેની સાથે આપણે કામ કરવાનો સ્વીકાર કરીએ છીએ તેને એપિફેનોમેનન કહે છે ઉદાહરણ તરીકે આપણે ફુગ્ગામાં ઉત્પન્ન થતા દબાણ ની વાત કરીએ છીએ પરંતુ ખરેખર શું થઈ રહ્યું છે નીચલા સ્તર ની પ્રવૃત્તિઓ થઈ રહી છે નાઇટ્રોજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ જેવા વિવિધ પ્રકારના પરમાણુઓ હવામાં અવ્યવસ્થિત રીતે ફરતા હોય છે અને તમે ફુગ્ગાની આંતરિક સપાટી જાણો છો અને આ સંચિત પ્રવૃત્તિ અથવા દબાણ ની અસાધારણ અભિવ્યક્તિ સાથે કામ કરવામાં આવે છે તેવી જ રીતે આપણા માનવ મગજમાં અબજો ન્યુરોન છે જે અમુક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકાય છે આપણે તે રીતે આપણા મગજ વિશે વિચારવાનું વલણ રાખતા નથી હું મારા મગજ વિશે વિચારું છું અને તે કહે છે કે ઓહ મારે આ ચા નો કપ લેવો છે જે ખૂબ જ ઉચ્ચ સ્તરે કાર્યરત છે શું મશીન આ રીતે એપિફેનોમેનન સ્તરે કાર્ય કરી શકે છે અને આપણને એવું લાગે છે કે મશીન બુદ્ધિશાળી હોવા માટે તે જરૂરી બાબત છે આપણે આમાંથી આગળ વધીએ છીએ કમ્પ્યુટર માનવસર્જિત પદાર્થ છે આપણે જાણીએ છીએ કે તેઓ કેવી રીતે કાર્ય કરે છે આપણા માટે તે સમજાવવું સરળ છે ઉદાહરણ તરીકે જો તમે વર્ડ પ્રોસેસર માં કંઈક લખો છો તો સૌથી નીચલા સ્તરે માઇક્રો લેવલ ઓપરેશન્સ થઈ રહ્યા છે પરંતુ આપણે તેમ કરતા નથી અલબત્ત મનુષ્ય તરીકે આપણે એવું વિચારીએ છીએ કે મશીન ઉચ્ચ સ્તરના કાર્ય કરે છે આપણે મશીન કમ્પ્યુટર ને કઈ દ્રષ્ટિ એ જોઈશું મ્યુઝિક પ્લેયર અથવા વેબ બ્રાઉઝર અથવા રમત અથવા તેવી ઘણી વસ્તુઓ જે મશીન કરી શકે છે મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘણા લોકોએ તેને સાર્વત્રિક મશીન કહેવાનું શરૂ કર્યું આપણા જેવા કમ્પ્યુટર એ સાર્વત્રિક મશીન છે જો તમે તમારી જાતને સાર્વત્રિક મશીન કહેવા માંગો છો અને સાર્વત્રિક મશીન એ ફક્ત એક સરળ મશીન નથી જે અમુક નિર્ધારિત કાર્યો જ કરી શકે પરંતુ સાર્વત્રિક મશીન અન્ય મશીનો નું અનુકરણ કરી શકે છે અને તે જે કાર્ય કરી રહ્યા હતા એ કાર્ય કરી શકે છે તેઓ પરિવર્તનશીલ પ્રકૃતિના છે મશીન તરીકે સ્કેન કરે છે અને બુદ્ધિશાળી બને છે આપણે હોફ્સ્ટાડેટર વિશે ફરીથી જોઈએ તેમનું કહેવું છે કે જો આ મશીન આત્મનિરીક્ષણ કરી શકે છે અને તેની પોતાની વર્તણૂકનું પરીક્ષણ કરી શકે છે તો તેના માટે બુદ્ધિશાળી બનવું શક્ય છે તે નેવેલ અને સિમોન થી આગળ વધે છે નેવેલ અને સિમોન એ કહ્યું કે જો તમે પ્રતીકાત્મક રજૂઆત કરી શકો છો અને અલ્ગોરિધમ બનાવી શકો છો તમે હજી પણ રજૂઆત પર કામ કરો છો તો તે બુદ્ધિશાળી વર્તન હોવા માટે પૂરતું અને જરૂરી છે આપણે જોઈ શકીએ છીએ કે તે એક સ્તરે છે ત્યાં અનેક સ્તરો છે જેના વિશે વાત કરવી જોઈએ કમ્પ્યુટર માં બીટ લેવલની રજૂઆત છે તેમની પાસે મશીન કોડ એસેમ્બલી લેંગ્વેજ ઉચ્ચસ્તરીય ભાષા ઉચ્ચસ્તરીય ડેટા સ્ટ્રક્ચર્સ રજૂઆત ઓબ્જેક્ટ્સ જેવી તમામ પ્રકારની વસ્તુઓ છે અને તમે વાસ્તવિક દુનિયાની જેમ ઉચ્ચ સ્તરે જઈ શકો છો નેવેલ અને સિમોને કહ્યું કે સિમ્બોલ લેવલની રજૂઆત પૂરતી છે પરંતુ હવે હોફ્સ્ટાડેટર એક ડગલું આગળ વધી રહ્યા છે તે કહી રહ્યા છે કે આ ઉપરાંત તમારે આત્મનિરીક્ષણ કરવાની ક્ષમતાની આવશ્યકતા છે તેમનું પુસ્તક એક રસપ્રદ પુસ્તક છે મારે લૂપ બદલવી જ જોઈએ તે હકીકત જાણવા છતાં કે રસેલ અને વ્હાઇટહેડ બધું ઔપચારિક કરવા માંગતા હતા અને તેઓ સ્વ સંદર્ભના માળખાને દૂર રાખવા માંગે છે તેમણે રસેલ અને વ્હાઇટહેડ ના પ્રિન્સિપિયા મેથેમેટિકા માં સ્વ સંદર્ભનો આ વિચાર કેવી રીતે શોધી કાઢયો તેની લાંબી વિગતવાર દલીલ માંથી પસાર થવાની કોશિશ કરી તેમની પાસે લેયર્ડ લોજિકલ રીપ્રેઝન્ટેશન અથવા ટાઈપ્ડ લોજિકલ રીપ્રેઝન્ટેશન હતું જ્યાં સ્વ સંદર્ભ શક્ય ન હતું એક જ ભાષાના વાક્ય માટે સમાન પ્રકારના વિવિધ દલીલ તત્વ હોઈ શકતા નથી પરંતુ ગોડેલે તેને ખૂબ વિસ્તૃત રીતે બનાવ્યું હતું તેમણે આપણને વાક્ય કેવી રીતે બનાવવું તેની ખૂબ વિસ્તૃત પદ્ધતિ આપી આ બે સ્તરો પર વસ્તુઓનું કાર્ય થાય છે એક આ નંબર થિયરી છે જેમાં ગણિત ને લગતા સિદ્ધાંત છે પરંતુ આ વસ્તુઓને નંબર થિયરી માં એન્કોડ કરવાનું સ્તર પણ છે અને તે "હું ખોટું બોલું છું" અથવા "આ વાક્ય સાચું નથી" વગેરે જેવા વાક્યોને એનકોડ પણ કરે છે હોફ્સ્ટાડેટર કહે છે કે જો કોઈ મશીન પાસે આત્મનિરીક્ષણ કરવાની ક્ષમતા હોઇ શકે છે અને તેની પોતાની ક્રિયાઓ થવા માટેનું કારણ શોધી શકે તો તેનો અર્થ અન્ય લોકોની ક્રિયાઓ થવા માટેનું કારણ પણ શોધી શકે છે તો તે બુદ્ધિશાળી હોઈ શકે છે ચાલો એક ક્ષણ માટે આપણે ઇન્ટેલિજન્સ એજન્ટો વિશે વાત કરીએ તે આજકાલ ખૂબ જ લોકપ્રિય શબ્દ છે આ પ્રોગ્રામ્સ છે આપણે તાજેતરના ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ્સ વિશે વાત કરીશું જે નિરંતર છે મતલબ કે તે ઓપરેટિંગ સિસ્ટમ જેવા છે ઉદાહરણ તરીકે જો આપણે તેને કોઈ મશીન પર મૂકીએ તો તે હંમેશા ત્યાં રહેશે તેઓ સ્વાયત્ત છે જેનો અર્થ એ છે કે કોઈ એમ નથી કહેતું કે આ પ્રોગ્રામ ને રન કરો આ રૂટીન ને રન કરો અથવા આ સબ રૂટીન અથવા તેવું કંઈક કોલ કરો તેઓ સક્રિય છે જો તેઓને પર્યાવરણમાં કોઈ તક મળે તો તેઓ આ વાતાવરણની અનુભૂતિ કરે છે અને તે તેના પર ચાલશે અને તેઓ લક્ષ્ય નિર્દેશિત છે જેનો અર્થ છે કે તમે જાણો છો કે તેઓના લક્ષ્યો છે અલબત્ત આ લક્ષ્યો સ્વયં નિર્મિત નથી તે નિર્માતા દ્વારા આપી શકાય છે તે એવું છે કે આપણી પાસે સિક્રેટ એજન્ટ છે અને સરકાર પાસે આ બધી મિલકત હોય તેવું માનવામાં આવે છે તેઓ નિરંતર સ્વાયત અને સક્રિય હોય છે પરંતુ તેઓ સરકારના બિલિંગ ચલાવે છે બુદ્ધિશાળી એજન્ટ કેવો હોવો જોઈએ તેની આ કામચલાઉ આકૃતિ છે તે સફેદ આકૃતિ એ એજન્ટ હોવાનું માનવામાં આવે છે અને તે અંદરની વસ્તુ એજન્ટ ના માથામાં શું છે તે દર્શાવે છે એજન્ટ ના માથામાં વિશ્વના મોડ્યુલ છે અને વિશ્વના મોડ્યુલે તેને પોતાનામાં સમાવવું જોઈએ જેનો અર્થ તે પોતાનું આત્મનિરીક્ષણ કરી શકે છે અને તમે સવાલ પૂછશો કે જો એજન્ટ ના મોડેલ માં વિશ્વ હોય જેમાં એજન્ટ હોય તો તે એજન્ટ ના માથામાં પણ વિશ્વ નું મોડેલ બનાવવું જોઈએ ત્યાં આગામી વસ્તુનું એક અનંત સ્તર છે જે સિદ્ધાંતમાં શક્ય છે તે આ પ્રકારની ખૂબ જ વિચિત્ર લૂપ્સ છે જેની રચના થઈ શકે છે આપણે ધીમે ધીમે ઇતિહાસ થી દૂર જઈ રહ્યા છીએ અને આપણે જે કરવા માંગીએ છીએ તે તરફ આવી રહ્યા છીએ જો તમે કોઈ બુદ્ધિશાળી એજન્ટ બનાવવા માંગો છો જે વાસ્તવિક દુનિયા સાથે સંપર્ક કરે છે તો તમારી પાસે વિવિધ પ્રકારના તર્ક ધરાવતા સ્તરો હોવા જોઈએ એક સૌથી બાહ્ય સ્તર તે છે જેને આપણે સિગ્નલ પ્રોસેસિંગ કહીએ છીએ તેનો અર્થ એ કે તમે સિગ્નલ ધ્વનિ તરંગો પ્રકાશ તરંગો અથવા તેવું કંઈ પણ વિશ્વ માંથી પ્રાપ્ત કરી રહ્યાં છો અને સૌથી અંદરનું સ્તર સિમ્બોલિક રિઝનિંગ છે જે મૂળભૂત રૂપે એઆઈ છે જે તમે તેમની સાથે સિમ્બોલ સિસ્ટમ અને કારણ બનાવી શકો છો તેના વિશે છે અને આ સંપૂર્ણ બાબત વિશેનું મારું અર્થઘટન એવું છે કે ન્યુરો ફઝી સિસ્ટમ્સ નું વચલું સ્તર સિગ્નલ ને સિમ્બોલ માં રૂપાંતરિત કરવાના હેતુને પૂર્ણ કરે છે ઉદાહરણ તરીકે હું બોલું છું ત્યારે સિગ્નલ ઉત્પન્ન થાય છે જે તમે કોઈ ચોક્કસ સ્વરૂપ ના ધ્વનિ તરંગો છે પરંતુ તમારું મગજ આ ધ્વનિ તરંગોને ભાષાકીય વસ્તુ માં રૂપાંતરિત કરી રહ્યું છે તમે આ અવાજ તરંગમાંથી શબ્દોને ઓળખી રહ્યા છો આ સિગ્નલ માંથી તમે સિમ્બોલ મેળવી રહ્યા છો જો હું સફરજન શબ્દ કહું છું તો તે ચોક્કસ ધ્વનિ તરંગ હોઈ શકે છે જે પોતે અર્થહીન છે જેવી રીતે આપણા મન માં ન્યુરલ એક્ટિવિટી પોતે નિરર્થક છે પરંતુ તમે તેને સફરજન સિમ્બોલ વિશે ઉચ્ચ સ્તર પર સમજવા માટે પ્રક્રિયા કરી શકો છો અને ન્યુરલ નેટવર્ક ખાસ કરીને આ પ્રકારની વસ્તુઓ કરવામાં સારા છે તમે હાથે લખેલા અક્ષરો ને ઓળખવા માટે કેરેક્ટર રેકગ્નિશન વિશે સાંભળ્યું જ હશે જો હું "A" ને આ રીતે લખું છું અથવા હું "A" ને આ રીતે લખું છું અથવા હું "A" ને આ રીતે લખું છું તો આપણને એ ઓળખવામાં કોઈ તકલીફ નથી કે આ "A" છે અને ન્યુરલ નેટવર્ક પણ આ પ્રકારે વસ્તુઓ ઓળખવામાં ખૂબ સારું છે પરંતુ અમુક તબક્કે તમને શંકા થઇ શકે છે કે શું હું "A" લખું છું કે "H" લખું છું અને તેવા નિયમો નું વર્ણન કરવું ખુબજ મુશ્કેલ છે આ ભાગો નો ક્રમ "A" ની રચના કરે છે અને આ ભાગો નો ક્રમ "H" ની રચના કરે છે વગેરે વગેરે શું આ લર્નિંગ સિસ્ટમ અન્ય અક્ષરોના સંદર્ભમાં આ અક્ષરો ઓળખવાનું શીખી શકશે ઉદાહરણ તરીકે શું તે આખરે "A" અક્ષરને ઓળખવાનું શીખી જશે ન્યુરલ નેટવર્ક આ પ્રકારની બાબતમાં ખૂબ સારા છે પરંતુ જો ઉદાહરણ તરીકે તમે પાયથાગોરસ પ્રમેય વિશે સમજાવવા માંગતા હો તો પાયથાગોરસ પ્રમેય શું છે અને આપણે તેને કેવી રીતે સાબિત કરી શકીએ તે જોઈએ ખરેખર ન્યુરલ નેટવર્ક તે પ્રકારની વસ્તુમાં ખૂબ સારા નથી તેના માટે આપણને સિમ્બોલ ની હેરફેર કરવાની આવડત ની સમજ હોવી જોઈએ સિમોન હોસ્ટેટલર થી માંડીને દરેક વ્યક્તિ કહે છે કે તે બુદ્ધિશાળી વર્તણૂક માટે જરૂરી છે આ એવા મુદ્દા છે કે જેને તમે સામાન્ય રીતે એઆઈ વિશે જોશો તો તેને ઓળખી શકો છો આ આપણા અભ્યાસક્રમના વિષયો નથી જો તમે એઆઈ ના એન્ટરપ્રાઇઝ પર નજર નાખો તો આપણી પાસે તમામ પ્રકારના વિષયો છે નોલેજ રીપ્રેઝન્ટેશન સિમેન્ટિક્સ એન્થોલોજી મોડેલ્સ સર્ચ મેમરી મશીન લર્નિંગ પ્રોબ્લેમ સોલવિંગ પ્લાનિંગ એડવર્સરીઅલ રિઝનિંગ ક્વોલિટેટિવ રિઝનિંગ નેચરલ લેન્ગવેજ અંડરસ્ટેન્ડિંગ વગેરે વગેરે આ આકૃતિ ની ડાબી બાજુ સંવેદનાત્મક પ્રવૃત્તિઓ છે સિગ્નલ થી સિમ્બોલ પ્રકારની પ્રવૃત્તિઓ સ્પીચ પ્રોસેસિંગ ઇમેજ પ્રોસેસિંગ વિડિઓ પ્રોસેસિંગ કમ્પ્યુટર વિઝન ન્યુરલ નેટવર્ક પેટર્ન રેકગ્નિશન સ્ટડ સેન્સર્સ અને તે પ્રકારની વસ્તુઓ છે જમણી બાજુએ તે સિગ્નલ થી સિમ્બોલ ને વિરુદ્ધ છે તમારી પાસે મોટર કંટ્રોલ છે જો તમે રોબોટ્સ બનાવવા માંગતા હો તો તમારે આખરે રોબોટ પાસે એવા કાર્ય કરાવવા પડશે જે તે કરવાનું વિચારે છે જો રોબોટ સ્થળ A થી સ્થળ B સુધી જવા વિશે વિચારી રહ્યો છે તો તેણે તેની શારીરિક ગતિ શક્ય બનાવવા માટે કંઈક કરવું જોઈએ આપણને તે સમયે સક્રિયકર્તાઓ અને તેવી વસ્તુઓની જરૂર છે આ એઆઈ ના વિષયો છે આ આકૃતિ મારા પુસ્તક માંથી લેવામાં આવી છે વર્તુળ ની અંદર લગભગ એક પ્રકારનું પુસ્તકનું વર્ણન છે અલબત્ત અમે એઆઈ નો આ અભ્યાસક્રમ શીખી રહ્યા છીએ પરંતુ આપણી વિદ્યાશાખામાં ઘણા બધા અભ્યાસક્રમો છે જે આ ક્ષેત્રને આવરે છે અને હું તમને જે પ્રકારનાં અભ્યાસક્રમો રજૂ કરું છું તેના વિશે થોડો ખ્યાલ આપવા માંગું છું જે પ્રથમ ચાર અભ્યાસક્રમોની સાથે હું વ્યક્તિગત રૂપે સામેલ છું બાકીના અભ્યાસક્રમો મોટે ભાગે મારા સાથીઓ સંભાળી રહ્યા છે આપણે એઆઈ ના અભ્યાસક્રમ થી શરૂઆત કરીશું જે અહીં આપેલી અમુક બાબતોને આવરી લે છે ત્યારબાદ પ્લાનિંગ અને કન્સ્ટ્રેઇન સેટિસ્ફેક્શન જોઈશું આ અભ્યાસક્રમોના નામ છે જે આગામી સેમેસ્ટર માં ફાળવવામાં આવશે ઉદાહરણ તરીકે આ બંને અભ્યાસક્રમો નોલેજ રીપ્રેઝન્ટેશન અને રિઝનિંગ પણ આગામી સેમેસ્ટર માં ફાળવવામાં આવશે બીજાં અભ્યાસક્રમો છે જે મારા સાથીદારો ભણાવે છે મશીન લર્નિંગ અત્યારે ફાળવવામાં આવે છે મારા ખ્યાલ થી પેટર્ન રેકગ્નિશન પણ અત્યારે ફાળવવામાં આવે છે નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ પણ અત્યારે ફાળવવામાં આવે છે પ્રોબેબિલિસ્ટિક રિઝનિંગ આ ક્ષણે ફાળવવામાં આવતો નથી ઘણી વાર મને લાગે છે કે ડો રવિન્દ્રન Dr Ravindran તેને સેલ્ફ સ્ટડી અભ્યાસક્રમ તરીકે ફાળવે છે પછી આપણી પાસે કમ્પ્યુટર વિઝન છે મને ધ્યાન માં નથી કે તે કયા સેમેસ્ટર માં ફાળવવામાં આવે છે કદાચ તે આ સેમેસ્ટર માં ફાળવવામાં આવે છે સ્પીચ ટેકનોલોજી કર્નલ પદ્ધતિઓ ને આગળના સેમેસ્ટર માં ફાળવવામાં આવે છે વિઝ્યુઅલ વિડિઓ પ્રોસેસિંગ કમ્પ્યુટર ગ્રાફિક્સ માં આપણી પાસે આઉટપુટ બાજુ પર એટલું બધું નથી તમે જોઈ શકો છો કે રોબોટિક્સ જેવી બાબતોમાં આપણી વિદ્યાશાખા ખૂબ મજબૂત નથી તેથી અમે તેમાંના અભ્યાસક્રમો ફાળવતા નથી કલ્પના કરો કે મિકેનિકલ વિદ્યાશાખા કેટલાક અભ્યાસક્રમો આપી શકે છે મેં અસાઇમેન્ટ નો ઉલ્લેખ કદાચ પહેલાં કર્યો હશે એક અસાઇમેન્ટ ગેમ પ્લેયિંગ પર હશે હું ગેમ પ્લેયિંગ ને આ ક્રમમાં નહીં પણ આ ક્રમ કરતા પહેલા કરાવવાનો પ્રયાસ કરીશ હું તેને હ્યુરીસ્ટીક સર્ચ પછી કરાવીશ તેથી તમારે કઈ ગેમ નક્કી કરી તેનો અલ્ગોરિધમ બનાવવો તે વિચારી શકો અને તમારા પ્રોગ્રામ્સ તે પ્રકારની સામગ્રી એકબીજા સામે રમશે અને આગળનું અસાઇમેન્ટ આમાંના કેટલાક અલ્ગોરિધમ્સ બનાવવાનું હશે હું અમુક અલ્ગોરિધમ આપીશ જે તમારે બનાવવાના રહેશે આગળ જતા આપણે વિગતવાર જોઈશું મેં કહ્યું તેમ તે મારા દ્વારા લખાયેલ એક પાઠ્યપુસ્તક છે અને હું બધું તેમાંથી જ શીખવી રહ્યો છું અથવા એમ કહું કે એમાં જે છે તે જ હું શીખવી રહ્યો છું આપણે તેનો ઉપયોગ પાઠ્યપુસ્તક તરીકે કરીશું અને ત્યારબાદ બીજા ઘણા બધા સંદર્ભ પુસ્તકો છે જે હું જ્યારે આવશ્યકતા પડશે ત્યારે નિર્દેશ કરીશ આ સંદર્ભ પુસ્તકો માંથી પહેલેથી જ આપણે બે પુસ્તકો વિશે જોઈ લીધું છે જે પામેલા મેકકોર્ડક નું "Machines who think" અને જ્હોન હોગલેન્ડ નું "AI the very idea" છે પરંતુ અન્ય કેટલાક પુસ્તકો નો આપણે સમય આવ્યે ઉલ્લેખ કરીશું આજે આપણે અહીં આ વ્યાખ્યાયન સમાપ્ત કરીશું અને આવતા શુક્રવારે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે ગુણવત્તાવાળું સ્થળાંતર કરીશું અને સરળ શોધ માટેના અલ્ગોરિધમ ઘડવાનું શરૂ કરીશું જેનો આપણે અહીં ઉલ્લેખ કર્યો છે